હાય સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ કોર્સમાં આપનું સ્વાગત છે આજે આપણે પ્રેશર સેન્સર પર ચર્ચા કરીશું હું BMP 180 નામના પ્રેશર સેન્સર સાથે ડેમો બતાવીશ જે બોશ દ્વારા ડેવલોપ કરાયેલ છે અને પણ હું પ્રેશર સેન્સરના કાર્યકારી સિદ્ધાંતને સમજાવું છું પ્રોફેસર હાર્દિકે તમારી સાથે પ્રેશર સેન્સર કેવી રીતે બનાવ્યું છે સિલિકોન અને અન્ય વસ્તુઓમાંથી ડાયાફ્રેમ કેવી રીતે બનાવ્યું છે તેના વિષે પહેલેથી જ ચર્ચા કરી હશે તેથી હવે હું તે જેવા એક પ્રેશર સેન્સરનું પ્રેક્ટિકલ ઉદાહરણ બતાવીશ આજે આપણે આ BMP 180 સેન્સરની ચર્ચા કરીશું કે તમે ફક્ત આ બાજુ જ જોઈ શકો છો આ પ્રેશર સેન્સર છે જેની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી BMP એ ઘણાં અન્ય સેન્સર્સની જેમ છે જે પીઝોરેસિટીવિટી પર આધારિત કામ કરી રહ્યા છે તમે પીઝોરેસિટીવિટી પીઝોઇલેક્ટ્રિક પ્રકૃતિ વગેરે વિશે પણ સાંભળ્યું હશે તે મૂળરૂપે એવું છે કે જો તે પીઝોઇલેક્ટ્રિક સામગ્રી છે તો પછી જો તમે પ્રેશર લાગુ કરો તો તે પોટેન્સિયલ પેદા કરશે જ્યારે પીઝોરેસિટીવ સામગ્રી રેઝિસ્ટન્સ માં પરિવર્તન પ્રદર્શિત કરશે અહીં પ્રેશર સેન્સર શું છે આપણે તેનો ઉપયોગ કરીશું તે પીઝોરેસિટીવ પ્રોપર્ટી છે તમે તેને અહીં જોઈ શકો છો પ્રેશર સેન્સરનું નિર્માણ હેતુ જે આપણે અહીં વાપરીશું તમે અહીં જોઈ શકો છો ત્યાં પીઝોરેસિટીવ છે અને સેંડરમાં ત્યાં એક ડાયાફ્રેમ છે તેથી ડાયાફ્રેમ અને ડાયાફ્રેમ ની ચાર ધારમાં પીઝોરેસિટીઝ છે અને અહીં ડાયાફ્રેમ આ બાજુ દૃશ્ય અથવા વિભાગ દૃશ્ય જે તમે જોઈ શકો છો ત્યાં એક પીઝો રેઝિસ્ટર છે અહીં બંને બાજુ પીઝો રેઝિસ્ટર હશે અને પાતળો ડાયાફ્રેમ તેની વચ્ચે છે આ ડાયાફ્રેમ ખરેખર આ ચાર પીઝો રેસિસ્ટર્સ પર લટકાવવા જેવું છે તે રીતે તેનું નિર્માણ થાય છે આ એક સોલીડ પ્રદેશ હશે અને માઇક્રો મશિનિંગ ઓપરેશન દ્વારા આપણને પાતળો ડાયાફ્રેમ મળ્યો છે અને આપણે તેના પર પીઝો રેસિસ્ટર્સ પણ બનાવ્યા છે હવે આમાં આગળ જતા પહેલાં હું તમને પ્રેશર વિષે કેટલીક વધુ બાબતો વિશે જણાવવા માંગુ છું તેથી પ્રેશર ખરેખર શું છે તમારે ફોર્સથી પરિચિત હોવા જોઈએ ફોર્સ શું છે ફોર્સ અટલે કે તમે તેને ખસેડવા માટે ઓબજેક્ટ પર લાગુ કરો છો તે જ ફોર્સ છે જો હું કાર્ટ ને પ્રેશર કરીને ખસેડી રહ્યો છું તો હું એક ફોર્સ લાગુ કરી રહ્યો છું તેથી આ તે જ ફોર્સ છે અમે વિવિધ પ્રકારના પીઝોરેસિટીવ ને જાણીએ છીએ ગુરુત્વાકર્ષણીય ફોર્સ ઇલેક્ટ્રોસ્ટેટિક ફોર્સ મિકેનિકલ ફોર્સ જેમ આવા ઘણા છે અને પ્રેશર એ એક કોન્સૈપ્ટ છે જે ફોર્સ સાથે સંબંધિત છે અને તે છે પ્રેશર એકમ ક્ષેત્ર દીઠ લાગુ કરાયેલ ફોર્સને પ્રેશર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે અથવા પ્રેશર એ વિસ્તાર પર લાગુ કરાયેલ ફોર્સ છે અને પ્રેશરનું સમીકરણ PFA જ્યાં F એ લાગુ કરાયેલ ફોર્સ છે અને A એરીયા છે જેના પર તે કાર્ય કરે છે અને પ્રેશર હંમેશાં સપાટી પર સામાન્ય રીતે વર્તે છે અને આ એરીયા સપાટીનું એરીયાફળ છે અને તેના પર કામ કરતું ફોર્સ તેના પર કામ કરતું સામાન્ય ફોર્સ માનવામાં આવે છે તેથી તમે તેને અહીં જોઈ શકો છો અહીંનું આ ફોર્સ એક સામાન્ય ફોર્સ છે અંદરનું ફોર્સ નહીં પ્રેશર જો તે એક ઇનલેંડ ફોર્સ છે અને જે હું હવે બતાવવા જઇ રહ્યો છું જો તે એક ઇનલેંડ ફોર્સ છે તો નોર્મલ કોમ્પોનેંટ આના જેવો હશે θ આ F છે પછી આ F cos θ હશે અને પછી સપાટી પર કાર્યરત પ્રેશર P એ એરીયા દ્વારા F cos θ હશે તે ફોર્સનો નોર્મલ કોમ્પોનેંટ છે એરીયા દ્વારા જેના પર તે કાર્ય કરે છે તેથી SI એકમોમાં તમે SI એકમોને જાણો છો SI એકમોમાં પ્રેશરનું એકમ Pa છે અને 1 Pa ઉપર 1 Pa તે જ રીતે આપણે ટૂંકા સ્વરૂપમાં સૂચવીએ છીએ 1 Nm2 આ પ્રેશરનું એકમ છે અમે તમને કહ્યું હતું કે જ્યારે આપણે કોઈ પ્રેશર લાગુ કરીએ ત્યારે તે એક એરીયા પર કાર્ય કરે છે અને તે એકમ એરીયા દીઠ તે પ્રેશર કહે છે અને તે સામાન્ય હોવું જોઈએ અહીં લેવામાં આવેલ ફોર્સ એ સામાન્ય ફોર્સ છે મારી પાસે છે તેમ છતાં જો આપણે ઇનલેંડ ફોર્સ લાગુ કરીએ તો પણ આ રીતે ફોર્સનો ઉકેલ આવે છે અને પ્રેશરની ગણતરી કરવામાં આવે છે તેથી તમારી પાસે પ્રેશર વિશે એક વિચાર છે જ્યારે આપણે' તમે ગેસ સિલિન્ડર વિશે સાંભળ્યું જ હશે અને ત્યાં ગેસ સિલિન્ડરમાં સ્ટોર કરી શકાય તેવા પ્રેશર માટે મહત્તમ મર્યાદા નિર્ધારિત કરવામાં આવશે અને આવી સામગ્રી ત્યાં છે હવે આપણે તેમાં જઈશું ત્યાં કંઈક છે જેને બેરોમેટ્રિક પ્રેશર કહેવામાં આવે છે બેરોમેટ્રિક પ્રેશર શું છે તમે પણ આવશ્ય સાંભળયુ છે કે તે એટમોસ્ફિએરિક પ્રેશર તરીકે તેથી અહીં મને એક આકૃતિ મળી છે અહીં તમે અહીં આ ક્યુબોઇડ જોઈ શકો છો તે અહીં એટમોસ્ફિઅરની ટોચ પર લખાયેલું છે આ ક્યુબોઇડ ને ધ્યાનમાં લો અને આ પૃથ્વીની સપાટી છે હું ફક્ત એક ઉદાહરણ આપી રહ્યો છું આ સપાટી ધરતીની છે અને આને ક્યુબોઇડ માનવામાં આવે છે અને આ ક્યુબોઇડ અંદર કઈ હવા હશે આ હવાને પણ તેની પોતાની ડેંસિટી છે પાણીની ડેંસિટી 1 ગ્રામ સેન્ટિમીટર3 1 gramcentimetre3 1 ગ્રામ સીસી છે અને તે જ રીતે મિથાઈલ માં વાયુઓ અને તેથી વધુની ડેંસિટી હોય છે તમે આ મૂળભૂત બાબતો પણ પહેલાં જ શીખી હોવી જોઇએ હવા જે એટમોસ્ફિઅરમાં છે તે ધ્યાનમાં લો અને મેં પૃથ્વીના આ એરીયાને ધ્યાનમાં લીધું છે અને અહીંયા ઘણી હવા છે આ ક્યુબોઇડ ની અંદર આ એટમોસ્ફિઅરની ટોચ છે પૃથ્વીની સપાટી સુધી એટમોસ્ફિઅરની ટોચની વચ્ચે જે પણ હવા છે તે વજનનું કારણ બનશે આનું વજન હશે અને આ કિસ્સામાં આપણે તેની ગણતરી કરી શકીએ છીએ જુઓ કે આ એરીયા લંબાઈ a છે અને આ લંબાઈ b છે અને કહો કે ત્યાં ઉંચાઈ c છે પછી હવાનું વોલ્યુમ a x b x c હશે ગમે તે એકમ કદાચ મીટરમાં હોઈ શકે અથવા જે પણ હોય વોલ્યુમ abc હોઈ શકે છે હું કહું છું કે તે મીટર3 માં છે તેથી આપણી પાસે વોલ્યુમ છે અને જો આપણે આ વોલ્યુમ V ને ગુણાકાર કરીએ તો આ વોલ્યુમ V x હવા ની ડેંસિટી હું આરએચઓ લખી રહ્યો છું ρ એ હવાની ડેંસિટી છે પછી આપણને જે મળે છે તે હવાનું વજન છે અથવા ખરેખર હવાનું દળ છે તે હવાનું દળ છે અને જો હું ગુણાકાર કરું છું તો આ હવાના દળને m કહો અને જો મેં ગુરુત્વાકર્ષણને કારણે આ દળને પ્રવેગ સાથે ગુણાકાર કર્યો તો હું હવાનું વજન મેળવીશ તેથી આટલું વજન વજન પ્રેશર માટે બરાબર છે અને પછી ન્યુટન એ વજનનું એકમ કંઈ નથી પરંતુ ન્યુટન છે અહીંની હવાની આ ખૂબ માત્રા હવાના W વજનનું કારણ બનશે અને આ ફક્ત એક ફોર્સ બનાવશે અને આ ફોર્સ આ એરીયા પર કાર્ય કરે છે એ પ્રેશર અહીં કાર્ય કરે છે P Wair ખરા આ વિસ્તાર દ્વારા Wair આટલો ફોર્સ અહીં કાર્યરત છે આ એક ખૂબ જ મૂળભૂત ખ્યાલ છે અને તે પછી આપણે આ પ્રેશરને એટમોસ્ફિએરિક પ્રેશર તરીકે કહીએ છીએ તે સમજી લેવું જોઈએ કે આ બરાબર નથી જેમ કે હવાની ડેંસિટી સ્થિર નથી જેમ કે મેં અહીં ρair તરીકે ધારુ છુ તે સતત નથી તે અલ્ટિટ્યુડ સાથે બદલાય છે તમે જાણો છો કે એટમોસ્ફિઅર માટે વિવિધ સ્તરોની ઉંચાઈ છે તે ખરેખર બદલાય છે ટ્રોપોસફિઅર માં તે અલગ છે સ્ટ્રેટોસફિઅર માં તે જુદું હશે અને તે તાપમાન અને ઘણા બધા પેરમીટરસ પર આધારિત છે અને આપણી પાસે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક ચાર્ટ કહેવાતું કંઈક છે તેથી આ કોર્સ માટે મહત્વપૂર્ણ નથી પરંતુ તમારે સમજી લેવું જોઈએ કે સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક ચાર્ટ તરીકે ઓળખાતું કંઈક છે જે ફક્ત એક ચાર્ટ નથી તે તાપમાનની ડેંસિટી અને એટમોસ્ફિઅર સાથે સંબંધિત ઘણા પેરમીટરસ વચ્ચેનો સંબંધ ધરાવે છે તે ડેંસિટી છે વસ્તુઓની તે જાણવું ખરેખર સારી વસ્તુઓ છે તે ખૂબ જ રસપ્રદ વસ્તુઓ જેવું છે જે તમે ખરેખર તે સમયે જોઈ શકો છો ભલે મેં આને આના સિમ્બોલ તરીકે કહ્યું હતું તે આ જેવું નથી તે આ પ્રેશર ખરેખર કરે છે આ જેવું નથી તે ખરેખર વિવિધ ડેંસિટી અને અન્ય વસ્તુઓનો સરવાળો છે તેથી જુદા જુદા સ્તરો પર આપણી જુદી જુદી ડેંસિટી વિવિધ વજન જે આખરે આ છે આપણે કુલ વજન સિગ્મા કહી શકીએ કે આપણા એરીયાનું વજન એટમોસ્ફિએરિક પ્રેશર શું છે અને સમુદ્ર સ્તરે તે ગણતરી કરવામાં આવી છે કે 250 સેલ્સિયસ તાપમાને સમુદ્ર સપાટી પર એટમોસ્ફિએરિક પ્રેશર આ મૂલ્યને સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક પ્રેશર કહેવામાં આવે છે અને તે 250 સેલ્સિયસ છે જો તાપમાન બદલાય તો પ્રેશર બદલાય છે તેથી તે ખૂબ મહત્વનું છે તેથી આ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક પ્રેશર છે આપણે તેને શબ્દ અથવા એકમ તરીકે 1 એટમોસ્ફિઅર 101 325 Pa તરીકે આપ્યું છે આ એક સ્ટાન્ડર્ડ મૂલ્ય છે હંમેશા યાદ રાખો 1 atm101 તેને એક એટમોસ્ફિએરિક પ્રેશર કહેવામાં આવે છે જો તમે નજીકના સમુદ્ર પર જઇ રહ્યા છો અને પછી તમારા પર લગતી હવાનું પ્રેશર 1 એટમોસ્ફિઅર 101 325 Pa છે આને બેરોમેટ્રિક પ્રેશર પણ કહેવામાં આવે છે તેને બેરોમેટ્રિક પ્રેશર કહેવામાં આવે છે તે બરાબર છે તે એટમોસ્ફિએરિક પ્રેશર તરીકે પણ ઓળખાય છે આ પ્રેશર કોઈપણ પદાર્થ પર લાગુ પડે છે જે પૃથ્વી પરના એટમોસ્ફિઅરનું ઉદાહરણ છે તેથી બેરોમેટ્રિક પ્રેશર એ બેરોમીટર તરીકે ઓળખાતા સાધનનો ઉપયોગ કરીને માપવામાં આવે છે આ હોવું જોઈએ આપણે બધાએ આનો અભ્યાસ આપણા નાના વર્ગ દરમિયાન જ કર્યો હોત કે પ્રેશરને માપવા માટે જે સાધન વપરાય છે તે બેરોમીટર છે આ એક સેન્સર પણ છે આપણે જોઈશું કે આપણે તમે કેવી રીતે BMP 180 નો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ જેની ચર્ચા આપણે પહેલા કરી હતી જેનો ઉપયોગ બેરોમીટર તરીકે કરવા માટે કરીશું કેવી રીતે બેરોમીટર પ્રકૃતિમાં મિકેનિકલ છે પરંપરાગત પરંતુ આ એક ઇલેક્ટ્રોનિક પેરમીટર છે જે આપણે કરવા જઈશું આ એક જ વસ્તુ છે જે મેં તમને બેરોમેટ્રિક પ્રેશર વિશે કહ્યું હતું હું તમને કહીશ તેથી ત્યાં કંઈક બીજું છે જેને મેનોમેટ્રિક પ્રેશર પણ કહેવામાં આવે છે આપણે આને ધ્યાનમાં લઈએ છીએ આ એક સિલિન્ડર છે આ એક બંધ સિલિન્ડર છે અને તેની અંદર ત્યાં હવા છે અને હવા પ્રેશર તરીકે સંગ્રહિત થાય છે હવા પ્રેશર P તરીકે સંગ્રહિત થાય છે અને કન્ટેનર નું વોલ્યુમ V કહેવામાં આવે છે તેથી ત્યાં P અને V છે હું તેને નામ આપી રહ્યો છું તેને P રેહવા દો અને જુઓ કે આ સિલિન્ડર પૃથ્વીની સપાટી પર છે ત્યાં એટમોસ્ફિએરિક પ્રેશર હશે તેના પર બરાબર કામ કરશે એટમોસ્ફિએરિક પ્રેશર તેના પર કાર્ય કરશે સાચું ત્યાં એક શબ્દ છે જેમ કે ત્યાં પણ પૃથ્વીની સપાટી પર હંમેશા 1 એટમોસ્ફિઅરનું પ્રેશર રહેશે h બરાબર જેમ તેથી તે પહેલેથી જ એવું છે કે આપણે કરેલા કોઈપણ પ્રેશર માપમાં 1 એટમોસ્ફિઅર ઉમેરવામાં આવે છે આપણે મેનોમેટ્રિક પ્રેશર તરીકે ઓળખાતી નવી ટર્મ સાથે આવ્યા જેથી આપણને 0 થી શરૂ થતું મૂલ્ય મળી શકે તે કંઈ નથી પરંતુ તે એકમાત્ર પ્રેશર છે કે જે સિસ્ટમની અંદર ઉભું થાય છે તે ગેજ પ્રેશર તરીકે પણ ઓળખાય છે તે ગેજ પ્રેશર તરીકે ઓળખાય છે મેનોમેટ્રિક પ્રેશરને ગેજ પ્રેશર તરીકે પણ ઓળખવામાં આવે છે આ સિસ્ટમનું આંતરિક પ્રેશર છે અને તેમાં બેરોમેટ્રિક પ્રેશર શામેલ નથી તે સિલિન્ડર જેવું છે આ સિલિન્ડર નું અંદરનું પ્રેશર હોય છે તે 5 atm જેટલું છે 5 એટમોસ્ફિઅર કંઈ નથી પરંતુ 5 x 1 એટમોસ્ફિઅર અથવા 5x101 325 Pa છે તેટલું પ્રેશર જે ઉંચા પ્રેશરની જેમ તેમનું એટમોસ્ફિઅર 5 ગણું આની અંદર છે પછી ગેજ પ્રેશર 5 atm P ગેજ છે અથવા P મેનોમેટ્રિક 5 atm પરંતુ હવે આપણે જે વાસ્તવિક પ્રેશર અથવા સંપૂર્ણ પ્રેશર વિશે ચર્ચા કરીશું તે 6 atm બરાબર છે કારણ કે આ 5 એટમોસ્ફિએરિક પ્રેશર અથવા ગેજ પ્રેશર એટમોસ્ફિએરિક પ્રેશર અથવા બેરોમેટ્રિક પ્રેશરથી દૂર છે તેથી આ એક નવા રેફ્રન્સ જેવું છે જે બાહ્ય પ્રેશરથી મુક્ત નથી તો પણ આપણે જાણીએ છીએ કે બાહ્ય પ્રેશર બરાબર છે P એટમોસ્ફિઅરની આપણે તે કહીશું શા માટે આપણે ફરીથી કહેવું પડશે કે રેફ્રન્સ પોઇન્ટ તરીકે એટમોસ્ફિએરિક પ્રેશરને રાખીને આપણે તેમાંથી ગણતરી કરીશું 2 ના 2 ગેજ પ્રેશર 2 એટમોસ્ફિઅરનો P ગેજ કંઇ અર્થ નથી પરંતુ 1 એટમોસ્ફિએરિક 2 એટમોસ્ફિએરિક પ્રેશર જે તે સામાન્ય એટમોસ્ફિએરિક પ્રેશર કરતા વધારે છે તે જ છે ગેજ પ્રેશર અથવા મેનોમીટર પ્રેશર આ મૂલ્ય નકારાત્મક હોઈ શકે છે તે નોંધવું ખૂબ જ મહત્વપૂર્ણ છે આ મૂલ્ય નકારાત્મક હોઈ શકે છે કારણ કે આપણે જોયું છે કે એટમોસ્ફિએરિક પ્રેશર જે આપણે ચર્ચા કરી છે તે 1 એટમોસ્ફિઅર કરે છે આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે કોઈ વેક્યુમ બનાવીએ છીએ ત્યારે પ્રેશર ઘટે છે સાચું તેથી સિલિન્ડર ની અંદરનું પ્રેશર જો આપણે કોઈ વેક્યુમ બનાવીશું તો 1 એટમોસ્ફિઅરથી વધુ ઘટાડો થશે બરાબર ગેજ પ્રેશર ગણતરી માટે 1 એટમોસ્ફિઅર 0 તરીકે માનવામાં આવતું હોવાથી આ મૂલ્ય નેગેટીવ બને છે હવે આ P ગેજ નેગેટીવ રહેશે મેનોમેટ્રિક પ્રેશર નેગેટીવ હોઈ શકે છે જ્યારે એટમોસ્ફિએરિક પ્રેશર નેગેટીવ હોઈ શકતું નથી અને પછી આપની જોડે એબ્સોલૂટ પ્રેશર છે તે કાંઈ નથી પરંતુ મેનોમેટ્રિક અને બેરોમેટ્રિક પ્રેશર બંને સહિતના પ્રેશરનો કુલ જથ્થો ત્યાં જોડે એબ્સોલૂટ પ્રેશર છે જે બેરોમેટ્રિક અને મેનોમેટ્રિક પ્રેશરના સરવાળા જેટલું છે અને જે હંમેશા પોજીટીવ રહેશે કારણ કે મેનોમેટ્રિક પ્રેશર કહેવા સુધી ઘટાડી શકે છે જો આપણે ઘણું વેક્યુમ ઉત્પન્ન કરીએ છીએ ઉત્તમ વેક્યુમ પછી નેગેટીવ હશે પરંતુ તે ઘણું બેરોમેટ્રિક પ્રેશરથી નીચે જતા નથી એબ્સોલૂટ પ્રેશર હંમેશા પોજીટીવ રહેશે આ તે ખ્યાલ છે કે જેને આપણે પ્રેશર સેન્સરની વિગતોમાં જતા પહેલા જાણવાની જરૂર છે અને એક વધુ વસ્તુ જે મને લાગે છે કે તમારે જાણવું જોઈએ તે થર્મોડાયનેમિક્સ ની કેટલીક મૂળ બાબતો છે જે આપણે પહેલાં જાણતા હોવા જોઈએ તેથી આ તે છે તે ખરેખર ચાર્લ્સ લો છે ચાર્લ્સ લો કંઈ નથી પરંતુ વોલ્યુમ તાપમાનના સમપ્રમાણમાં છે વોલ્યુમ તાપમાનના સમપ્રમાણમાં છે જ્યારે તાપમાન વધે છે વોલ્યુમ પણ વધે છે જ્યારે તાપમાનમાં વોલ્યુમ વધે છે અથવા તાપમાન ઘટે છે વોલ્યુમ ઘટે છે આ કેસ ખરેખર ખૂબ જ મુશ્કેલ છે આ ખરેખર કોઈ આસોલેટેડ સિસ્ટમના કિસ્સામાં છે આસોલેટેડ સિસ્ટમનો અર્થ છે કે કોઈ એનેર્જી વપરાય નથી અને કોઈ એનેર્જી અથવા દ્રવ્ય બહાર નષ્ટ થતું નથી પછી જો આપણે તાપમાનમાં વધારો કરીએ તો એક આસોલેટેડ સિસ્ટમ માટે વોલ્યૂમ નું પ્રમાણ વધશે પછી જ્યારે આપણે તાપમાનમાં ધારો કરીએ ત્યારે વોલ્યુમ નું પ્રમાણ પણ વધશે જ્યારે આપણે તાપમાનનું પ્રમાણ ઘટાડીશું ત્યારે વોલ્યુમ નું પ્રમાણ પણ ઘટસે અને તે પછી બોયલ્સનો લો Boyle's Law છે કે જે કહે છે કે પ્રેશર P એ વોલ્યુમ ના વ્યસ્તપ્રમાણ માં છે અથવા PV એ સતત છે જો પ્રેશર વધે તો વોલ્યુમ ઘટે છે એક સરળ ઉદાહરણ છે આ સિલિન્ડર ધ્યાનમાં લો પછી એસઆઈ એન્જિન અને બધામાં પિસ્ટન જેવું રાખવું જો હું અહીં અરજી કરું છું કે શું થાય છે હવાની અંદરનું પ્રેશર આ સિલિન્ડર ની અંદર છે જ્યારે હું અહીં પ્રેશર લાગુ કરું છું ત્યારે સિલિન્ડર એ પિસ્ટન નીચે આવવાનું છે અને વોલ્યુમ સાચી ઘટશે વોલ્યુમ ઘટશે જ્યારે વોલ્યુમ ઘટે છે જે થાય છે પ્રેશર વધે છે તમે આ ઉદાહરણ જાણો છો આ ઉદાહરણ આજે આપણે તમને બતાવીશું તેથી જ હું તમને આ મૂળ ઉદાહરણ કહી રહ્યો છું જેથી તમને ખ્યાલ આવે અને એક વધુ મહત્વની બાબત જે તમારે યાદ રાખવાની છે તે છે જ્યારે આપણે આ સમીકરણોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે વોલ્યુમ મીટર ક્યુબમાં હોઈ શકે છે અથવા કોઈ અન્ય એસઆઈ યુનિટ વાંધો નથી પરંતુ તાપમાન કેલ્વિનમાં હોવું જોઈએ કેલ્વિન દરેક વસ્તુનો એસઆઈ યુનિટ સ્ટાન્ડર્ડ એકમમાં હોવો જોઈએ કેલ્વિન એ તાપમાનનો SI એકમ છે તેથી તમે જાણો છો કે 273 કેલ્વિન બરાબર 00 સેલ્સિયસ તાપમાન કેલ્વિન માં હોવું જોઈએ અને પ્રેશર કેટલાક પ્રમાણભૂત એકમમાં હોવું જોઈએ અને આ પ્રમાણભૂત એકમ એબ્સોલૂટ પ્રેશરમાં હોવું જોઈએ આપણે Pa અથવા એટમોસ્ફિઅરનો અથવા બાર ઉપયોગ કરી શકીએ છીએ આ ફક્ત પ્રેશરના બધા એકમો છે પરંતુ આપણે ગણતરીમાં ગેજ પ્રેશર નહીં એબ્સોલૂટ પ્રેશરનો ઉપયોગ કરવો જોઈએ ગણતરીમાં એબ્સોલૂટ પ્રેશરનો ઉપયોગ કરવો જોઈએ ઉદાહરણ તરીકે હું કહીશ કે આ સંબંધ અનુસાર PV કોંસ્ટંટ કહે છે આપણે કહી શકીએ કે P1 V 1 બરાબર P2 V 2 બરાબર તમે તે બરાબર સમજો છો તેથી પ્રારંભિક પ્રેશર અને પ્રારંભિક વોલ્યુમ તે બેનું ગુણાકાર P2V2 ની બરાબર હશે તે કોંસ્ટંટ બરાબર છે બોયલસ લોBoyle's Law પ્રમાણે તે જ થાય છે શરૂઆતમાં જો એટમોસ્ફિએરિક પ્રેશર 5 એટમોસ્ફિઅરનું હતું અને વોલ્યુમ 1 મીટર3 હતું તો પછી જો હું 10 એટમોસ્ફિએરિક એબ્સોલૂટ પ્રેશર વધારું તો વોલ્યુમ ખરેખર 0 5 જેટલું ઘટશે જેથી આ કોંસ્ટંટ રહે બોયલનો લો આ રીતે કાર્ય કરે છે અને પછી અમારે પણ વધુ ઉલ્લેખ કરવાની જરૂર નથી પરંતુ ત્યાં આદર્શ ગેસ લો છે જે PVnRT છે જ્યાં N એ મોલ્સની સંખ્યા છે R એ યુનિવર્સલ ગેસ કોંસ્ટંટ 8 314 જૂલ મોલ કેલ્વિન છે અને T કેલ્વિન નું તાપમાન છે યાદ રાખો કે હંમેશા SI યુનિટ નો ઉપયોગ કરો અને પ્રેશરના SI યુનિટ્સ પણ એબ્સોલૂટ પ્રેશરમાં હોવા જોઈએ આ ખૂબ મહત્વની બાબત હંમેશાં યાદ રાખો હવે આપણે પ્રેસર સેન્સર પર પાછા જઈશું આ BMP પ્રેશર સેન્સર છે જે આપણે બતાવવા જઈ રહ્યા છીએ હવે હું અહીં થોડો ફોર્સ લાગુ કરવા જઇ રહ્યો છું બાહ્ય પ્રેશર અહીં કામ કરશે શું થાય છે આ બાહ્ય પ્રેશરને લીધે જે અહીં આવું કાર્ય કરશે જે થાય છે તે ટેન્સાઇલ સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું છે સ્ટ્રેસ બે પ્રકારનો હોય છે બે પ્રકારો નહીં બે કરતા વધારે પ્રકારનાં હોય છે પરંતુ હું ખાલી કહી શકું છું કે તમે પ્રેશર કરી શકો છો ટેન્સાઇલ સ્ટ્રેસ ટેન્સાઇલ હોઈ શકે છે સ્ટ્રેસ અને પ્રેશર લગભગ સમાન હોય છે પરંતુ તમે જાણો છો આપણે તેનો ઉલ્લેખ નથી કરી રહ્યા કેમ કે તમને મૂંઝવણ થસે ટેન્સાઇલ સ્ટ્રેસ તરીકે ઓળખાતું કંઈક છે ઉદાહરણ તરીકે ટેન્સાઇલ સ્ટ્રેસ એ જ્યારે તમે આ બાજુ અને આ બાજુથી કોઈ બ્લોક ખેંચશો ત્યારે સ્ટ્રેસ ડેવલોપ થાય છે તે રબર બેન્ડની જેમ ખેંચાઈ જશે તેને ખેંચતા જેથી તે ટેન્સાઇલ ફોર્સ છે અને તમે સ્પોન્જ લો છો તમે તેને ક્યાંક રાખો છો અને તમે ફોર્સ લાગુ કરો છો તે પછી તે કોમ્પ્રેસ થાય છે બરાબર અને તે કદ ઘટાડે છે આ એક કોમ્પ્રેસીવ ફોર્સ તરીકે ઓળખાય છે અને તે સ્ટ્રેસને કહેવામાં આવે છે કોમ્પ્રેસીવ સ્ટ્રેસ અથવા કોમ્પ્રેશન સ્ટ્રેસ ટેન્સાઇલ સ્ટ્રેસ કોમ્પ્રેશન કે જે સ્ટ્રેસ થવા જઈ રહ્યું છે પાતળા ડાયાફ્રેમ પર અહીંના આ બાહ્ય પ્રેશરને કારણે અહીં સ્ટ્રેસ ઉત્પન્ન થશે પાતળા ડાયાફ્રેમને ડિફોર્મ કરશે અને જ્યારે તે ડિફોર્મ થાય છે અથવા તે નીચે આવે છે જે થાય છે કારણ કે આ પીઝોરેસિસ્ટર વધારે ખેંચતું નથી ત્યાં ટેન્સાઇલ સ્ટ્રેસ રહેશે અને આ રેસિસ્ટન્સ માં પરિવર્તન લાવશે અને તેથી જ આપણે કહી રહ્યા છીએ કે આ પીઝોરેસિટીવ સેન્સર છે તેથી આઉટપુટ ખરેખર એક રેસિસ્ટન્સનો ફેરફાર છે અહીં ચાર પીઝોરિસ્ટર્સ છે અને આપણે તેનો ઉપયોગ કરીશું આપણે આ આઉટપુટ મેળવવા માટે સિગ્નલ કન્ડીશનીંગ યુનિટનો ઉપયોગ કરીશું પ્રેશર સેન્સર આ રીતે કાર્ય કરે છે અને આ BMP 180 ની ડિટેકસન રેંજ 300 થી 1100 હેક્ટર Pa 300 x 102 Pa hector Pa102 Pa ની છે 300x102 Pa થી 1100x102 Pa આ પ્રેશર સેન્સરની માપવાની રેંજ છે તેથી અને તે બીજું કંઈક વાપરીએ છીએ જેને કહે છે કે I2C આર્ડિનો સાથે ઇન્ટરફેસ જ્યારે હું તમને ઉદાહરણ બતાવા જઈશ ત્યારે તમને કહીશ આ કોમ્યુનિકેશન નો એક અલગ પ્રકાર છે આ ફક્ત કોમ્યુનિકેશનનો સીરીયલ મોડ છે પરંતુ તે માટે 2 વાયર નો ઉપયોગ કરે છે કોમ્યુનિકેશન માટે 2 વાયર તે ફક્ત સીરીયલ કમ્યુનિકેશન જેવું છે પરંતુ ખૂબ જ ઝડપી ગતિ સાથે તેથી તે I2C કોમ્યુનિકેશન છે આપણે તેમાં વધુ પડતા જઈશું નહીં અને હા તેથી આ મુખ્ય વસ્તુ છે સરસ તો પછી શા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ મેં તમને શરૂઆતમાં સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક ચાર્ટ વિશે કહ્યું હતું આપણે ત્યાં સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક ચાર્ટ વિશે વાત કરી પ્રેશરમાં વેરીએશન તેમજ ડેંસિટી વેરીએશન આ બધું દોરવામાં રવામાં આવશે તે આના જેવા આલેખ જેવું છે વિવિધ મૂલ્યો બતાવવામાં આવશે તે જેવું છે હું અહીં પ્રેશર ડેંસિટી અને તાપમાન y અક્ષ પર પ્લોટીંગ કરીશ તે આ વસ્તુ પર અલ્ટિટ્યુડ h પ્લોટીંગ કરશે અને તે ત્યાંના તાપમાન જેવું હશે પ્રથમ વધે છે પછી ડ્રોપ થાય છે તે આ જેવું જ રહે છે અને પ્રેશર ખરેખર વધે છે પછી કંઈક એવું સ્ટ્રોક કરે છે તે બરાબર આ જેવું નથી પરંતુ આવું કંઈક છે આપણે આ સ્ટાન્ડર્ડ એટમોસ્ફિએરિક ચાર્ટ શા માટે ડેવલોપ કરીએ છીએ તે મુખ્ય કારણ છે કે આપણે જરૂરિયાત છે એરક્રાફ્ટ ફ્લાય કરવાની રોકેટ મોકલવાની અને બધું આ બધી વસ્તુઓ હવામાં ઉડતી હોવાથી આપણે પ્રેશરના વેરીએશન ને બરાબર જાણવાની જરૂર છે જેથી આપણે વિમાનમાં થ્રસ્ટ અને બધું ગોઠવી શકીએ આ પ્રેશર સેન્સરનો ઉપયોગ વિમાન અને અન્ય વસ્તુઓમાં વ્યાપકપણે થાય છે બહારના પ્રેશરને માપવા અને ગણતરી કરવા માટે અને તેના આધારે તે ઉંચાઇ પર એટમોસ્ફિએરિક પ્રેશર વધુ કે ઓછા તેઓ કોંસ્ટંટ રહેશે તેઓ ઉંચાઇ ની ગણતરી કરવા માટે પ્રેશર સેન્સરનો ઉપયોગ પણ કરે છે તેઓ પ્રેશરને માપશે અને અલ્ટિટ્યુડ આગાહી કરશે પ્રેશર સેન્સર માટે ઘણી બધી એપ્લિકેશન છે તેને માટે GPS નેવિગેશન ના એનહેન્સમેંટ તરીકે લખવામાં આવ્યું છે જ્યારે આપણે પ્રેશર વેલ્યુ મેળવીશું ત્યારે આપણે ઉંચાઇની રેંજ અને બધાને બરાબર સમજી શકીશું તેથી સ્લોપ ડિટેકસન બધું છે પછી જ્યારે તાપમાનમાં ફેરફાર થાય ત્યારે પ્રેશરમાં ફેરફાર થાય છે ત્યારે આપણે હવામાનની આગાહી કરી શકીએ છીએ તેથી આપણે હવામાનની આગાહી માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ અને વર્ટિકલ વેલોસિટી ઇંડિકેટર છે તેથી આ તે વિમાન માટે છે કે જેની પાસે તેની અંદર ઉપકરણો છે તે એક સાથે આ બધું છે તેને વર્ટિકલ વેલોસિટી ઇંડિકેટર કહેવામાં આવે છે શું થાય છે જ્યારે તે ઝડપથી ફરે છે તે પ્રેશરની વેરીએશન ના આધારે ઝડપી ફરે છે ત્યારે તે વેગ બતાવશે કે જેના પર તે નીચે અને નીચે આગળ વધી રહ્યો છે અને લીક ડિટેકસન જો આપણે કોઈ સિલિન્ડર ની અંદર પ્રેશર સેન્સર રાખીએ જો તે લીક થઈ રહ્યું છે તો પ્રેશર ધીમે ધીમે નીચે આવશે અને આપણે જાણી શકીશું કે ત્યાં એક લીક છે અને વોલ્યુમ માપન માટે જેમ કે મેં કહ્યું હતું કે PV એ એક કોંસ્ટંટ છે જો પ્રેશર ઓછું થાય છે આપણે જાણીએ છીએ કે હવાનું વોલ્યુમ પણ જો પ્રેશર ઘટતું હોય તો વોલ્યુમ ખરેખર વધે છે તેથી આપણે આની જેમ ઘણું બધું કરી શકીએ છીએ આ પ્રેશર સેન્સર વિશે છે હવે આપણે સ્વિચ કરીશું તે બતાવવા કે આર્ડિનો માં કેવી રીતે થાય છે તેથી તમે અહીં જોઈ શકો છો મેં BMP પ્રેશર સેન્સરને આર્ડિનો થી જોડ્યું છે આપણે અહીં જોઈ શકીએ છીએ અને ત્યાં ચાર કેબલ છે જે BMP પ્રેશર સેન્સરથી આવી રહ્યા છે તે જ છે જે રજૂ કરે છે તે લગભગ તે જ વસ્તુ છે જે મેં તમને પ્રેજેંટેશન માં બતાવી હતી તમારી પાસે અહીં કેસિંગ સાથે પાતળા ડાયાફ્રેમ અંદર છે અને આમાંથી ચાર કેબલ બહાર આવે છે જેમાંથી એક 5 વોલ્ટ છે એક ગ્રાઉંડ છે અને SDA અને SCL છે આ બે કનેક્શન્સ છે જેનો આપણે I2C કોમ્યુનિકેશન માટે ઉપયોગ કરીએ છીએ તમે અહીં જોઈ શકશો કે મેં તેને પહેલાથી જ કનેક્ટ કર્યું છે હવે આપણે આર્ડિનો પ્રોગ્રામિંગ પર આગળ વધારીશું તેથી અહીં તે જ વસ્તુ છે જે આપણે હંમેશાં કરતા આપણે જોઈ શકીએ કે ટૂલ્સ માં મેં એક નવું લાઇબ્રેરિ ઉમેર્યું છે BMP 180 હું લાઇબ્રેરીઓનું સંચાલન કરવા માટે ક્લિક કરું છું જેની અંદર તમે BMP 180 શોધી શકો છો તેથી તમે તેને ઉમેરી શકો છો નહિંતર જાતે I2C કોમ્યુનિકેશન કોડ કરવો થોડો મુશ્કેલ છે પરંતુ જો તમે ખૂબ અનુભવી ન હોવ તો તેનો સીધો ઉપયોગ કરવો વધુ સારું છે મેં તેને પહેલાથી ઇન્સ્ટોલ કર્યું છે BMP 085 અથવા BMP 180 લાઇબ્રેરિમાં અહીં ઉપલબ્ધ છે તમે ફક્ત તેને ઇન્સ્ટોલ કરી શકો છો મેં તેને પહેલાથી ઇન્સ્ટોલ કરી દીધું છે હવે આપણે જોઈ શકીએ છીએ કે ફાઇલ ઉદાહરણોમાંથી મેં આ કોડ પસંદ કર્યો છે એડ ફ્રુટ BMP લાઇબ્રેરી અહીં આ એક કોડ છે અને ત્યાં એક હેડર છે જેને આપણે કોલ કરવો પડશે વાયર h માટે જે I2C કોમ્યુનિકેશન માટે વપરાય છે વાયર h નો ઉપયોગ કમ્યુનિકેશન પ્રોટોકોલ્સ માટે થાય છે અને તેની અંદર તે ખૂબ કાર્ય કરે છે અને આપણે તેમાં Adafruit BMP 085 લાઇબ્રેરી પણ ઉમેરી છે પછી આપણે પહેલેથી જ BMP 180 સેન્સરના VCC ને કનેક્ટ કર્યું છે અહીં તે 085 છે પરંતુ આપણા કિસ્સામાં તે 180 છે તે કોઈપણ રીતે ફરક પાડતું નથી તે કમાન્ડ છે 3 વોલ્ટ પર કામ કરવું જોઈએ તે કામ કરી રહ્યું છે તે લેવલ 3 3 વોલ્ટ છે 5 વોલ્ટ નહીં તમારે તે યાદ રાખવું જોઈએ ગ્રાઉંડને આર્ડિનો ની ગ્રાઉંડ થી જોડો અને ક્લોક પિનના SCL પિન સેન્સરથી થી આર્ડિનો પરની ક્લોક અને આ કિસ્સામાં જ્યારથી આપણે આર્ડિનો વાપરવું પડશે SCL પિન છે પિન નંબર 21 છે ડિજિટલ 21 અને બીજો પિન છે પિન નંબર 20 છે SDA પિન છે પિન નંબર 20 છે આપણે આની જેમ કનેક્ટ કર્યું છે પછી અહીં એક બીટ નો કોડ છે begin છે તે સીરીયલ begin પહેલાં પણ આપણે જે કોમ્યુનિકેશનનો ઉપયોગ કર્યો છે તે જેવો છે એ જ રીતે આપણે અહીં bmp begin નો ઉપયોગ કર્યો છે તેનો અર્થ એ કે BMP સેન્સર અને આર્ડિનો બોર્ડ વચ્ચે સિરિયલ કમ્યુનિકેશન શરૂ થઈ રહ્યું છે પછી વોઈડ લૂપ ની અંદર આપણે સેટ ઓફ ફંકશન વાપરીએ છીએ જેવાં કે bmp read તાપમાન અને અન્ય વસ્તુઓ માટે અને આપણે તેને સીરીયલ મોનિટર પર પ્રિન્ટ કરીશું આપણે આ શા માટે કરી રહ્યા છીએ તે છે આપણે સરળતાથી કોઈ કોડિંગ વિના સેન્સરનો ઉપયોગ કરી શકીએ છીએ જેથી તમે સરળતાથી સમજી શકો શું બતાવે છે તાપમાન પ્રેશર સેન્સર તરફથી ટેમ્પરેચર ફીડબૅક મળશે તેથી આ પ્રેશર સેન્સર પણ છે તેની અંદર ટેમ્પરેચરનું માપન થાય છે આપણે ટેમ્પરેચર વાંચી શકીએ છીએ પછી આપણે પ્રેશર વાંચી શકીએ છીએ અને ધારણા પર આધારિત છે કે સ્ટાન્ડર્ડ બેરોમેટ્રિક પ્રેશર 1013 25 મિલિબાર અથવા 101325 Pa છે આપણે અલ્ટિટ્યુડ ની ગણતરી કરી શકીએ જેમ મેં પહેલેથી જ કહ્યું છે કે એરક્રાફ્ટ આ પદ્ધતિનો ઉપયોગ પ્રેશરના માપને અલ્ટિટ્યુડ ના માપમાં રૂપાંતરિત કરવામાં કરશે તેથી તમે જોઈ શકો છો કે અલ્ટિટ્યુડ ને માપી શકાય છે સમુદ્ર સપાટી પરના પ્રેશરને માપી શકાય છે અને ઘણી વસ્તુઓ શક્ય છે રીઅલ અલ્ટિટ્યુડ બધું તેથી હું હમણાં જ બોર્ડને આર્ડિનો ડ્યુ ઇવન પ્રોગ્રામિંગ કોડ તરીકે પસંદ કરવા જઇ રહ્યો છું તે પહેલેથી જ પસંદ કરેલ છે અને COMB પોર્ટ અને હવે હું કોડની ચકાસણી કરવા જઇ રહ્યો છું અને હવે હું સ્કેચ અપલોડ કરી રહ્યો છું આ કોડ હવે પ્રેશર સેન્સરમાં અપલોડ કરવામાં આવશે હવે જો હું સિરીયલ મોનિટરને પસંદ કરું છું તો અહીં બ્લુ પ્રોગ્રેસ બાર એસસીએલ અપલોડ કર્યા પછી તે અપલોડિંગ થઈ ગયું છે હવે હું આ પસંદ કરું છું જુઓ હું ટેમ્પરેચર અને અન્ય વસ્તુઓ જોઈ શકું છું તે ટેમ્પરેચર 23 50 C અને પ્રેશર 90 54 90539 Pa બતાવી રહ્યું છે અને પછી અલ્ટિટ્યુડ 939 મીટર હું હમણાં બેંગ્લોરમાં બેઠું છું બેંગ્લોર આપણી આસપાસની ઉંચાઇ પર છે જે સંવેદના અનુસાર તે 939 meters મીટરે ટ્રેસ કરે છે તમે ખરેખર ચકાસી શકો છો કે બેંગ્લોર સમુદ્ર સપાટીથી કેટલું ઉંચુ છે તેને ચકાસો મને બરાબર ખબર નથી હા ચાલો જોઈએ અને એ પણ આપણે જોઈ શકીએ છીએ કે પ્રેશર આ પ્રેશર એ એબ્સોલૂટ પ્રેશર બરાબર છે અને આ નિશ્ચિત પ્રેશર એટમોસ્ફિએરિક પ્રેશર કરતા ઓછું છે તે એટલા માટે કે અલ્ટિટ્યુડ પર આ પ્રેશર ખરેખર એટમોસ્ફિએરિક પ્રેશર ઘટાડે છે તે 101325 Pa ની નીચે છે અને જો આપણે અહીં ગેજ પ્રેશર સેન્સરનો ઉપયોગ કરીને ગેજ પ્રેશરને માપીએ છીએ તો પછી શું થાય છે આપણ ને નેગેટીવ ગેજ પ્રેશર મળશે કારણ કે ગેજ પ્રેશર એબ્સોલૂ પ્રેશર એટમોસ્ફિએરિક પ્રેશર અથવા બેરોમેટ્રિક પ્રેશર તેથી આ 90538 Pa - 101325 Pa ની બરાબર છે જે તમને નેગેટીવ ગેજ મૂલ્ય આપશે તેથી આપણે આ રીતે એબ્સોલૂટ પ્રેશર અને ગેજ પ્રેશર વચ્ચે જોડાયેલા છીએ તમારે તે સમજવું જોઈએ અને તે જ રીતે તમારે ચાર્લ્સ સમીકરણ બોયલનું Boyle's સમીકરણ અને બધું જ યાદ રાખવું જોઈએ હવે તમે આ જોઈ લીધું છે હું તમને પ્રેશરમાં પણ વેરીએશન બતાવીશ હું ગેસ સેન્સરને બલૂન ની અંદર મૂકીશ આ બલૂન ની અંદર અહીયા અને હું બલૂન ફુલાવીશ અને તેને સીલ કરીશ જ્યારે હું તે કરું છું ત્યારે શું થાય છે બલૂન ની અંદર હવાનું પ્રમાણ ઘટ્ટ જેવું હશે કારણ કે એકવાર હું તેને હવાથી બંધ કરીશ બહાર નીકળી શકશે નહીં બરાબર જો હું બલૂન ને કોમ્પ્રેસ કરું તો જે થાય છે તે છે પ્રેશર કયા સમીકરણ મુજબ વધશે અહીંનું સમીકરણ કે આપણે જોયું છે કે તે એક છે જુઓ તે બોયલેનો નિયમ છે બોયલના લો મુજબ શું થાય છે તે છે જ્યારે આપણે વોલ્યુમ ઘટાડીશું પ્રેશર વધશે તેથી બોયલેના લો મુજબ જે થાય છે તે છે જો આપણે બલૂન ને કોમ્પ્રેસ કરીએ તો પ્રેશર વધશે અને આપણે તે સીરીયલ મોનિટર પર જોશું હવે આપણે તે એકવાર કરીશું તેથી મેં બલૂન ની અંદર પ્રેશર સેન્સર મૂક્યું છે તે હવે આના જેવું છે તમે જોઈ શકો છો કે પ્રેશર સેન્સર આની અંદર છે અને મેં બધું જોડ્યું છે થેઓરીટીકલી જે થવું જોઈએ તે છે જ્યારે હું આને કોમ્પ્રેસીવ કરું છું ત્યારે વોલ્યુમ ઘટે છે અને પ્રેશર વધવું જોઈએ પરંતુ આ એક બલૂન હોવાથી તે ડિફોર્મ થઈ શકે છે પ્રેશરમાં ફેરફાર એટલો દેખાશે નહીં પરંતુ હજી પણ તમે સિરીયલ મોનિટરમાં પ્રેશરમાં ફેરફાર જોઈ શકો છો હવે તમે હમણાં જ સીરીયલ મોનિટર જુઓ પ્રેશરનું મૂલ્ય આશરે 92000 Pa 92600 Pa અથવા 680 Pa જેટલું છે જો હવે હું તેને કોમ્પ્રેસ કરવા જઈ રહ્યો છું તો કોમ્પ્રેશન કરો ને કોમ્પ્રેસ કરું છું અને તમે જોઈ શકો છો કે પ્રેશર વધ્યું છે 93347 લગભગ પ્રેશરમાં વધારો 500 Pa થયો છે સાચું હું હવે હાથ છોડી રહ્યો છું ફરીથી સામાન્ય તરફ જુઓ પ્રેશર પણ સામાન્ય 92600 પર પાછું ખેંચ્યું છે ફરીથી હું તેને કોમ્પ્રેસ કરી રહ્યો છું જુઓ પ્રેશર વધ્યું છે બરાબર તમે જોઈ શકો છો કે તે પ્રેશરની ગણતરી તે મુજબ કરી રહ્યું છે પરંતુ તમે જોઈ શકો છો કે બીજું શું છે કે જ્યારે હું પ્રેશર વધારીશ ત્યારે તમે તે મૂલ્યો જોઈ શકશો કે અલ્ટિટ્યુડ માં જે ઘટાડો થયો છે તે ગણતરી ખરેખર એક ભૂલ છે કારણ કે જ્યારે તે મુજબ પ્રેશર વધે છે ત્યારે ઉંચાઇ પણ ઓછી થવી જોઈએ બરાબર હા આ રીતે BMP 180 પ્રેશર સેન્સર કાર્ય કરે છે હું આશા રાખું છું કે તમે BMP 180 પ્રેશર સેન્સર કેવી રીતે કાર્ય કરે છે તે સમજી શકશો અને મને લાગે છે કે ખ્યાલ સ્પષ્ટ છે તમે એ પણ જાણી શકો છો કે માઇક્રોફેબ્રિકેટેડ સેન્સરનો કેવી રીતે ઉપયોગ કરે છે પાતળા તેમજ જાડા ફિલિંગ સેન્સરનો જે વધારે વપરાય છે આભાર